નમસ્કાર બધાને અમારા NPTEL ના એન્જીનિયરીંગ ડ્રોઈંગ પરના ઓનલાઈન પ્રમાણિત અભ્યાસક્રમમાં સ્વાગત છે આપણે મોડ્યુલ ક્રમાંક 2 લેકચર ક્રમાંક 18 માં છીએ આપણે કોનીક સેકસન્સ ખાસ કરીને ખાસ વક્રો આવરી રહ્યા છીએ છેલ્લા વર્ગમાં આપણે ખાસ વક્રો સાથે ઓળખાણ કરી જેવા કે સાયક્લોઈડ સ્પાઇરલ ઇન્વોલ્યુટ અને હેલીક્ષ અને આપણે આગળના વર્ગમાં તેની રચના વિશે શીખવા માટે રોકાયા હતા તો આજના વર્ગમાં આપણે એક ખાસ વક્ર સાયક્લોઈડ વિશે શીખીશું આપણે ક્યાં આ સાયક્લોઈડ જોઈએ છીએ સૌપ્રથમ આપણે તે પૂછીશું ઉદાહરણ તરીકે જો આપણે સાયકલ તરફ જોઈએ પૈડાં તરફ કે જ્યાં સ્પ્રોકેટ અને ગિયર્સ સ્થિત થયેલા હોય છે અથવા કોઈ પણ ઓટોમોબાઇલ એન્જીનિયરીંગના યંત્રો તરફ ખેતરમાં વપરાતા યંત્રો કંઇપણ તમે ખોલો છો કે જ્યાં ગિયર્સ મુખ્યત્વે સ્થિત કરેલા હોય છે ત્યાં આ સાયક્લોઈડ વક્રો તદ્દન સામાન્ય છે સાયક્લોઈડ વક્ર ગિયર્સના જોડાણના સંદર્ભમાં ઉત્તમ કાર્યક્ષમતા આપે છે જેથી ઘર્ષણ વ્યય એ બીજા કોઈ પ્રકારની જોડાતી સપાટીઓની સરખામણીમાં ઓછું હશે તે થોડી સરળ હશે અને સપાટી પર ખૂબ જ ઓછી સ્લીપ સાથે શાફ્ટ ને પાવર પૂરો પાડશે તો જો આપણે ત્યાં કાળજીપૂર્વક જોઈએ કે જ્યાં યંત્રમાં વપરાતાં ગિયરના ટીથ બીજા ગિયરના ટીથ સાથે જોડાય છે ચાલો આપણે તે ભાગ તરફ જોઈએ ઉદાહરણ તરીકે આ વાદળી એ યંત્ર ગિયર છે આ યંત્ર ગિયર કદાચ બેઝ વર્તુળ અથવા પિચ વર્તુળ ના આધારે રચાયેલું છે તો ચોક્કસ ત્રિજ્યાના આધાર પર ઉદાહરણ તરીકે જો આ ગિયર છે કે જેના તરફ આપણે જોઈ રહ્યા છીએ તો જમણી બાજુએ જો આ કેન્દ્ર હોય ચાલો આપણે આને કેન્દ્ર બોલાવીએ અહીંયાથી આ ગિયરના મધ્યમ સ્તર સુધીની જે પણ કંઇ ત્રિજ્યા હોય તેનો આપણે ઉપયોગ કરીશું અને એક વર્તુળ રચીશું તે વર્તુળને આપણે બેઝ વર્તુળ બોલાવીશું

તો આ બેઝ વર્તુળ છે બેઝ વર્તુળની ઉપર આપણી પાસે આ ફ્લેંક્સ છે તો આને ફ્લેંકના ભાગ તરીકે બોલાવવામાં આવે છે ચાલો આપણે બીજા રંગોનો ઉપયોગ કરીએ આ એક ફ્લેંક છે આ બીજી ફ્લેંક છે આ ફ્લેંક્સ આપણે ઉપરની બાજુએ જોઈશુ અને નીચેની બાજુએ પણ આપણે તેને જોઈશું વધારામાં જો આપણે આ ઉપરના ભાગ તરફ જોઈએ તો તે ફ્લેંક્સને એડેંડમ ફ્લેંક્સ અને નીચેની ફ્લેંક્સને ડિડેંડમ ફ્લેંક્સ તરીકે બોલાવવામાં આવે છે વધારામાં આ વક્ર સામાન્ય રીતે સાયક્લોઈડ દ્વારા રચાયેલો છે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ બેઝ વર્તુળ પર એક વધુ વર્તુળ ધ્યાનમાં લઈએ આ નારંગીવાળું વર્તુળ ફરે છે જો તે આ દિશામાં ફરતું હોય તો ચાલો આપણે આ બિંદુ લઈએ બિંદુ P એ વક્રને જે દિશામાં બનાવે છે અથવા તો અનુસરે છે તેને આપણે સાયક્લોઈડ બોલાવીએ છીએ આ બેઝ વર્તુળના ઉપર વર્તુળના તે ભાગમાં ચોક્કસ લંબાઈ સુધી આપણે તેને એપીસાયક્લોઈડ બોલાવીએ છીએ કારણ કે તે બીજા વર્તુળની ઉપર ચાલે છે સાયક્લોઈડ કે જેના માટે આપણે તેને એક સીધી લીટી ઉપર અને એપીસાયક્લોઈડ માટે આપણે તેને તે બિંદુની ઉપર સામાન્ય રીતે ફેરવીએ છીએ અને આ વર્તુળ સતત બીજા વર્તુળ પર ફરે છે તે જ રીતે વક્રનો નીચેનો ભાગ હાયપોસાયક્લોઈડ દ્વારા રચાયો છે ઉદાહરણ તરીકે ત્યાં એક લીટી છે કે જેના ઉપર આ લીલાવાળું ફરે છે તો પછી વક્રનો ભાગ કે જે તે દિશામાં રચાય છે તે ભાગને આપણે હાયપોસાયક્લોઈડ બોલાવીએ છીએ તો સાયક્લોઇડ્સ એ ગિયરની રચના માટે તદ્દન સામાન્ય છે તે જ રીતે જો આપણી પાસે પેન્ડુલમ છે આઇસોક્રોનસ પેન્ડુલમ છે અહીંયા પેન્ડુલમ એ એક દોરડા દ્વારા જોડાયેલુ છે અને આ દોરડું ઉપરની તરફ જાય છે આ બિંદુનું સ્થળ સમય સાથે અને વક્ર સાથે ઉપર જાય છે અને આ બિંદુ ઉપર અને નીચે જાય છે જો આપણે આ વક્રોને અનુસરીએ તો તે સાયક્લોઇડ્સ બનાવે છે તે જ રીતે આ પણ એક સાયક્લોઈડ છે તે જ રીતે જો આપણે તેને રચનાની દ્રષ્ટિએ જોઈએ તો આ ઉપરનો ભાગ સાયક્લોઈડ વક્રો બનાવે છે હવે ભૌમિતિક રીતે એક સાયક્લોઈડ વક્ર કઈ રીતે રચી શકાય છે તે કરવા માટે સૌપ્રથમ આપણે એક જનરેટિંગ વર્તુળનો ઉપયોગ કરવો પડશે કે જે આ બેઝ લીટી પર ફરે છે આપનું જનરેટિંગ વર્તુળ એ આ છે અને તે આ બેઝ લીટી પર ફરે છે અને પછી આપણે બિંદુ P સ્થિત કરીએ છીએ બિંદુ P ની આ ગતિને અનુસરીએ છીએ તે માટે આપણે આ પૂરા વર્તુળને 12 સમાન ભાગોમાં વહેંચીશું તે રીતે આપણે 12 સમાન ભાગો બનાવીશું અને આપણે તેને તેમણે 1234 અને તે રીતે નામ આપીશું એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આપણે આ બિંદુઓ 1 2 3 4 5 6 ને સમાંતર લીટીઓ દોરીશું તો પહેલી લીટી ત્યાંથી આપણે એક સમાંતર લીટી દોરીશું તે જ રીતે બિંદુ 2 માંથી આપણે એક સમાંતર લીટી દોરીશું બિંદુ 3 4 5 6 માંથી અને ફરીથી 7 8 માંથી અને તે રીતે આપણે આ P સુધી તેને પુનરાવર્તિત કરીશું ત્યારબાદ કંપાસ નો ઉપયોગ કરીને આપણે આ વક્ર અને આ આડી લીટીઓના છેદ બિંદુઓ સ્થિત કરીશું તો આ વર્તુળના વિભાજન બાદ આપણે 12 સમાન ભાગો બનાવીશું 1 2 3 4 6 માંથી આપણે આડી લીટીઓ દોરીશું પછી લીટી કે જે કેન્દ્રમાંથી પસાર થાય છે તેને આપણે સમાન સંખ્યાના ભાગોમાં વહેંચીશું આ 1 2 3 4 5 ને લંબ દિશામાં લંબાવીને દરેકને એક કેન્દ્ર તરીકે લો અને પહેલી લીટી પર એક ચાપ બનાવો ઉદાહરણ તરીકે આ એકને લો પ્રથમ લીટી પર એક ચાપ બનાવો C1 લો ચાપ બનાવો C2 લો ચાપ બનાવો C3 લો ચાપ બનાવો અને તે રીતે આ બધાને જોડો કે જેથી તે સાયક્લોઈડ બનાવે છે ચાલો આપણે સ્ટેપ થી સ્ટેપ તે પદ્ધતિને આપણાં આલેખના કાગળ પર જોઈએ સૌપ્રથમ આપણે પસંદગીની ત્રિજ્યાનું એક વર્તુળ દોરવું પડશે અને 2πr અંતરને જાણતાં તે લંબાઇની એક આડી લીટી દોરો તો ચાલો આપણે એક જનરેટિંગ લીટી 2πr નો ઉપયોગ કરીએ ચાલો આપણે r કદાચ 3 cm જેવુ કંઇ લઈએ તો 2πr લંબાઈ 2 3 14 3 cm તો 8 2 6 ગુણાકાર 3 24 6 7 8 18 તો 18 84 આંકડાનો આપણે ઉપયોગ કરીશું હવે ભૂમિતિ તેને પસંદ કરવાના સંદર્ભમાં તે હંમેશા મુશ્કેલ હોય છે તો સામાન્ય રીતે આપણે કંઈક નજીકનો આંકડો કંઈક 20 cm ની લીટી જેવું દોરીએ અને તેને રચીએ તેના સમકક્ષ જે ત્રિજ્યા થાય તે ત્રિજ્યાનો ઉપયોગ કરો અને એક વર્તુળ રચો તો આપણે તે આ જ રીતે કરીશું સૌપ્રથમ આપણને એક બેઝ લીટી 10 એકમની રચવા દો તો બેઝ લીટી અહીંયા શરૂ થાય છે અહીંયા ખતમ થાય છે જે 100 mm ની બેઝ લીટી છે ચાલો આપણે અહીંયા બિંદુ 1 બોલાવીએ અને તેને 100 mm ને 12 સમાન ભાગોમાં વિભાજીએ તો એક ત્રાંસી લીટી દોરો અને તેને 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તે રીતે 12 સમાન ભાગોમાં વહેંચો હવે આ બિંદુથી 12 સુધીનો આપણે ઉપયોગ કરવો પડશે આ દિશામાં સમાંતર રીતે જાઓ કે જેથી આપણે આ બિંદુઓને ચિહ્નિત કરી શકીએ કાળજીપૂર્વક જાઓ આપણે 12 વિભાગ ચિહ્નિત કરવાના છે તો આ બિંદુઓ છે તેમને 1 2 3 4 5 6 7 8 9 10 11 તરીકે ચિહ્નિત કરો હું માનું છું કે આપણે 12 નો ઉપયોગ કર્યો છે ચાલો આપણે સમાન સંખ્યાના વિભાગોનો ઉપયોગ કરીએ તો આ લંબાઈ આપણે માપવા જઈ રહ્યા છીએ તો આ લંબાઈ જે પણ કંઈ હોય આપણે તેને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એ રીતે 12 સમાન ભાગોમાં વહેંચીશું બરાબર આપણે 12 બિંદુઓની સંજ્ઞામાં સાચા છીએ આ બિંદુ P થી શરૂ થઈને 12 સુધી છે તો ચાલો આપણે આ બિંદુઓને P 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બોલાવીએ તે 100 mm છે તો તમારા ગણનયંત્ર નો 2πr 100 mm માટે સમકક્ષ ત્રિજ્યા શું થાય છે તે ગણવા માટે ઉપયોગ કરો તો 100 2 3 1416 તે તમને 15 9 mm આપે છે આ વર્તુળ છે જેનો આપણે ઉપયોગ કરી શકીશું તો ચાલો આપણે સૌપ્રથમ 15 અને 16 ચિહ્નિત કરીએ તો આ કિસ્સામાં ઓછામાં ઓછું આપણી પાસે જે હોઈ શકે છે તે 16 mm છે નહિતર આપણે મોટા વર્તુળનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી આપણે લીસ્ટ કાઉન્ટ ને વધારવાની અને લંબાઈને પણ વધારવાની સ્થિતિમાં આવીએ તો તે લંબાઇનો ઉપયોગ કરો બરાબર બિંદુ P થી એક વર્તુળ દોરો આ વર્તુળને 12 સમાન ભાગોમાં વહેંચો અર્થાત 30° ખૂણાનો કોઈ ઉપયોગ કરી શકે છે તો 30 60 90 120 150 180 ચિહ્નિત કરો આપણી માપપટ્ટીનો ઉપયોગ કરીને આ લીટીઓને જોડો આ 30° લીટીને જોડો આ લીટીને પણ જોડો તો આપણે 12 વિભાગો બનાવ્યા આપણે 24 વિભાગો પણ બનાવી શકીએ અને તે રીતે કે જેથી ઉત્તમ વક્ર આપણે રચી શકીએ હવે તેમને કાળજીપૂર્વક નામ આપો બિંદુ P હંમેશા અહીંયા કંઈક રહેશે તો આ લીટી પર હવે આપણે આ લીટીને સમાંતર દોરી શકીએ છીએ કારણ કે વર્તુળ એ લીટી પર ફરી રહ્યું છે તો આ તે લીટી છે કે જેના પર તે ફરવા જઈ રહ્યું છે અને આ કેન્દ્રો છે હવે આ લીટીમાંથી લંબ દોરો આ લીટી છે અને તેમાંથી આ બિંદુઓમાંથી પસાર થતી હોય તે રીતે 1 2 3 4 રચો આ લીટીઓ છેલ્લે સુધી બેઝ સુધી જાય છે કોઈને પણ આ રચાયેલી લીટીઓ સાથે કાળજી રાખવી પડશે અને તે છેલ્લે સુધી 6 7 8 9 11 અને પછી 12 લીટીઓ સુધી જાય છે ચાલો આપણે બેઝને ઘાટું કરવા દો આ બેઝ છે કે જેના પર આપણું વર્તુળ ફરે છે આ કેન્દ્ર લીટીઓ છે તો C1 C2 C3 અને તે રીતે અને આ બિંદુઓમાંથી આડી લીટીઓ દોરો હવે આ વક્ર છે ચાલો આપણે આ બિંદુઓને 1 2 3 4 5 6 અને તે રીતે ચિહ્નિત કરીએ તો ચાલો આપણે થોડી આડી લીટીઓ દોરીએ પહેલી બીજી ત્રીજી ત્યાં છે ચોથી પણ તે બાજુએ જાય છે પાંચમી અને સાતમી તે બાજુએ જાય છે અને છઠ્ઠી પણ તે બાજુએ જાય છે તો આ લીટીઓ પર આપણે ચાપો ચિહ્નિત કરવી પડશે તો સૌપ્રથમ કંપાસ અને વર્તુળની ત્રિજ્યા સાથે આ લીટીઓ પર કેન્દ્ર તરીકે C1 C2 C3 અને તે રીતે લઈને ચાપો બનાવો તો સૌપ્રથમ આ ત્રિજ્યા છે કે જેને આપણે સ્થિત કરી શકીએ છીએ હવે C1 થી 1 પર એક ચાપ બનાવો તે બાજુએ કંઈક તે બિંદુને સ્થિત કરો તો પ્રથમ બિંદુ તે છે બીજું બિંદુ તે છે C2 થી લીટી 2 પર તેને સ્થિત કરો તો એક ત્યાં સ્થિત થયું છે 2 બિંદુ અહીંયા છે અને ત્રીજું બિંદુ ત્યાં સ્થિત થયું છે અને ચોથું બિંદુ તે છે પાંચમું બિંદુ ચાપ બનાવે છે હવે છઠ્ઠું આ છે તો ચાલો આપણે આ બિંદુઓને જોડીએ પહેલું બીજું ત્રીજું ક્યાંક આપણે ખોવાઈ ગયા તો ચાલો આપણે આ બિંદુઓને જોડીએ કે જે તેમાંથી જાય છે ચાલો આપણે તેને 7th માટે લંબાવીએ ફરીથી તે 8th માંથી જાય છે 10th માંથી જાય છે તો 7 8 9 10 લીટી આ છે તો 10 માંથી ચાપ બનાવો અને 11th તેના પર અને 12th ફરીથી તે બિંદુ પાસે આવે છે આ રીતે આપણે એક સાયક્લોઈડ રચીએ છીએ આગળના વર્ગમાં આપણે સ્પાઇરલ અને ઈન્વોલ્યુટ કઈ રીતે રચી શકાય છે તેના વિશે જાણીશું તમારો ખૂબ આભાર